આપણે આ પહેલા બે વોલ્ટેજ સ્ત્રોત નુ શ્રેણી જોડાણ જો ગયા છીએ હવે આપણે જેટલા પણ તત્વો જાણીએ છીએ તે બધા પર વિચાર કરીએ તેથી હવે આગળ નું મૂળ તત્વ પ્રવાહ સ્ત્રોત છે હવે આપણે આ પ્રવાહ સ્ત્રોત ને કનેક્ટ કરવાની કલ્પના કરી શકીએ અને ધારો કે તેમના મૂલ્યો I1 અને I2 છે આપણે તાત્કાલિક નોંધીશું કે આ જોડાણ ની મંજૂરી નથી કારણ કે કિર્ચહોફના પ્ર્વાહ ના કાયદાનું ઉલ્લંઘન આ નોડ પર થાય છે સિવાય કે I2 I1 થાય જો આ કેસ છે તો આ આખી વસ્તુનું મૂલ્ય એ I1 પ્ર્વાહ સ્રોતની સમકક્ષ છે પરંતુ જો I 2 એ I1 ની બરાબર નથી તો આ જોડાણને મંજૂરી નથી તેથી તેનો અર્થ એ છે કે જો તમારી પાસે બે અસમાન પ્રવાહ સ્ત્રોત છે તો તમે તેમને શ્રેણીમાં કનેક્ટ કરી શકતા નથી કારણ કે આવા જોડાણથી કિર્ચોફના પ્રવાહ ના કાયદાનું ઉલ્લંઘન થાય છે તેથી હવે આપણે શ્રેણીમાં રેઝિસ્ટર જોઈએ તેથી હું ફક્ત દાખલા માટે સંખ્યાબંધ રેઝિસ્ટર લઈશ ચાલો હું તેમાંથી ત્રણ નીચે મૂકી દઉં હવે આપણે જે જાણવા માંગીએ છીએ તે છે ઉપલા અને નીચલા ટર્મિનલ્સ વચ્ચે અસરકારક વર્તન શું છે તેથી તે માટે હું દરેક રેઝિસ્ટર પરનો વોલ્ટેજ અને દરેક રેઝિસ્ટર મા વહેતા પ્રવાહ ને ચિહ્નિત કરું છું અને આપણે જાણીએ છીએ કે એક જ પ્ર્વાહ એ બધા રેઝિસ્ટર દ્વારા વહે છે શ્રેણીના જોડાણને કારણે અને તેથી હું તે પ્રવાહ ને I કહીશ હવે ઓહ્મ નો નિયમ આપણે જાણીએ છીએ કે V1 એ I R1 V2 એ I R 2 અને V3 એ I R3 છે અને આ બંને વચ્ચેનો કુલ વોલ્ટેજ જો હું અમારી અગાઉની ચર્ચામાંથી તે Vx ને કોલ કરું તો આપણે જાણીએ છીએ કે તે છે વ્યક્તિગત વોલ્ટેજ નો સરવાળો છે તેથી Vx એ V1 V2 V3 છે જે શ્રેણીના સંયોજનમાં ના વોલ્ટેજ અને શ્રેણી સંયોજન દ્વારા પ્ર્વાહ સાથેનો સંબંધ છે તેથી તમે તરત જ પ્રમાણસરતા ના સંબંધો પર ધ્યાન આપશો વોલ્ટેજ એ પ્રવાહ ના પ્રમાણસર છે અને પ્રમાણસરતા એ R1 R2 R3 ને સતત થાય છે તેથી તે શ્રેણીના સંયોજનનું અસરકારક પ્રતિકાર છે તો તેનો અર્થ શું છે તેનો અર્થ એ કે આ આખું સંયોજન બંને છેડા એક રેઝિસ્ટરની બરાબર છે જો હું બંને છેડા ચિહ્નિત કરું તો હું તેમને કદાચ ટર્મિનલ્સ n1 અને n2કહી શકું તેથી n1 અને n2ની વચ્ચે મારી પાસે એક રેઝિસ્ટર છે જેનું મૂલ્ય આ વોલ્ટ દ્વારા આપવામાં આવ્યું છે તેથી રેઝિસ્ટર ના શ્રેણી સંયોજનનો અસરકારક અવરોધ એ વ્યક્તિગત અવરોધ નો સરવાળો છે હવે આ કદાચ પરિણામ છે કે તમારામાંના દરેકને પરિચિત છે જો મેં તમને અવરોધનું શ્રેણીબદ્ધ સંયોજન આપ્યું અને તમને કુલ અવરોધ માટે પૂછ્યું તો તમે તરત જ કેટલાક સૂત્રો સાથે પાછા આવશો પરંતુ આના પાછળ ખૂબ સમય વિતાવવાનું કારણ એ છે કે આવા પ્રારંભિક પરિણામો પણ તમારે જોઈએ છે તેમની પાછળનું તર્ક જાણવું તેથી એકવાર તમે દરેક પરિણામની જેમ કંઈક કરવાની આદત મેળવી લો કે તમે જાણો છો કે તમારી પાછળ તમારી પાસે તર્ક છે અને તે કહે છે તમારી પાસે પરિણામ સાબિત કરવાની એક રીત છે એકવાર તમારી પાસે હશે પછી એ ખ્યાલ વધુ ને વધુ જટિલ બનશે તમે હજી પણ તે બધાને સાબિત કરી શકશો અને ખ્યાલો ઉપર ખરેખર નિપુણતા પ્રાપ્ત કરી શકશો આ કરવાનું કારણ એ છે કે સમસ્યાઓ વધુ અને વધુ જટિલ થતાં જાય છે તમારે હજી પણ તેના દરેક પગલાને સાબિત કરવા અને દરેક વસ્તુને કનેક્ટ કરવા માટે સક્ષમ થવું જોઈએ દરેક નવું પરિણામ કંઈક એવી વસ્તુ સાથે કે જેને તમે જાણો છો જે કેટલાક મુળભૂત ખયાલો પરથી છે આ તમે પહેલાથી જાણો છો આનાથી તે સ્પષ્ટ છે કે જો તમારી પાસે શ્રેણીમાં n રેઝિસ્ટર છે તો RN એ ફક્ત એક જ રેઝિસ્ટર ની સમકક્ષ છે જેના મૂલ્યો અવરોધનો સરવાળો છે આગળ આપણે શ્રેણીમાં કેપેસિટર જોઇશું તેથી મને C1 અને C2 બે કેપેસિટર જોડવા દો અને મને તેમાંથી પસાર થતો પ્રવાહ I દર્શાવવા દો અને અહીંયા હું વ્યક્તિગત વોલ્ટેજ V1 અને V2 ને દર્શાવીશ હું જાણું છું કે વોલ્ટેજ V1એ 1C1 અને પ્રવાહ નુ સંકલન છે હુ અહિયા 0 થી t સુધીનુ સકલન લઉ છુ ત્યા V1 નુ મુલ્ય હુ 0 ધારીશ હવે જો હું સંયોજનમાં કુલ વોલ્ટેજ જોઉં તો આપણે જાણીએ છીએ કે તે વ્યક્તિગત વોલ્ટેજ નો સરવાળો છે જે બધા શ્રેણી સંયોજનો માટે સાચું છે તેથીVx જે V1 V2 છે તે આ બે ના સરવાળા દ્વારા આપવામાં આવે છે જે તમે સરળતાથી જોશો કે 1 C1 1 C2 ઇન્ટિગ્રલ I dt હવે તમે જુઓ છો કે Vxઅને I વચ્ચેના સંબંધો V1 અને I અથવા V2 અને I ની વચ્ચે ખૂબ સમાન લાગે છે બીજા શબ્દોમાં કહીએ તો આ સંબંધ V X અને I વચ્ચેનો સંબંધ પણ કેટલાક કેપેસિટર જેવો લાગે છે અને આ પ્રમાણસરતા આપણી પાસે છે ઇન્ટિગ્રલ ની સામે અસરકારક કેપેસિટન્સ છે તેથી આ સંબંધની પ્રકૃતિ કહે છે કે સમગ્ર બાબતો કેટલાક કેપેસિટર C અસરકારક ની સમકક્ષ હોય છે અને પ્રમાણસરતા સતત તમને કહે છે કે તે કેટલું છે આ સામે આ સ્થિરતા 1C કરતા વધુ હોવી જોઈએ અને તે 1C1 1C2 થી વધુ તેથી આ તમને અસરકારક કેપેસિટન્સ નું મૂલ્ય આપે છે હવે તમે આને બેથી વધુ કેપેસિટર સુધી લંબાવી શકો છો તેથી જો તમારી પાસે શ્રેણીમાં એન કેપેસિટર છે તો અસરકારક કેપેસિટીન્સનું મુલ્ય એ વ્યક્તિગત કેપેસિટીન્સ ના આદાન પ્રદાન નુ સરવાળો હશે આગળ આપણે શ્રેણીમાં ઇન્ડક્ટરને જોશું ચાલો હું બે ઇન્ડક્ટર L1 અને L2 થી પ્રારંભ કરું છું અને અહીંયા વ્યક્તિગત વોલ્ટેજ V1 અને V2 છે અને શ્રેણીના જોડાણ માથી પસાર થતા પ્ર્વાહ ને હું I દ્વારા દર્શાવુ છું આપણે જાણીએ છીએ કે V1 એ L1 dIdt છે અને V2 એ એ L2 dIdt છે અહીયા કુલ વોલ્ટેજ Vx એ V 1 V 2 છે જો તમે આ બે નો સરવાળો કરશો તો તમે જોશો કે તે dIdt છે તેથી ફરીથી આ Vxઅને પ્ર્વાહ વચ્ચેનો સંબંધ એક જ ઇન્ડક્ટરના જેવો જ દેખાય છે એકમાત્ર અલગ વસ્તુ એ પ્ર્વાહ નુ સમય ની સાપેક્ષે વિકલન છે અહીયા પ્રમાણસરતા સતત છે તેથી સ્પષ્ટપણે આ સંબંધની પ્રકૃતિથી આપણે અનુમાન કરીએ છીએ કે શ્રેણી મિશ્રણ એ એક ઇન્ડક્ટરની સમકક્ષ છે અને ઇન્ડક્ટક્ટરનું મૂલ્ય મને એલ અસરકારક પર લેબલ કરવા દો વ્યક્તિગત ઇન્ડક્ટર્સના સરવાળો દ્વારા આપવામાં આવે છે અને હું આ માટે એક અલગ ચિત્ર દોરીશ નહીં તમે આ પહેલા પણ આટલું જોયું હશે જો મારી પાસે શ્રેણીમાં એન ઇન્ડેક્ટર છે તો સંયોજન એક જ પ્રેષકની સમકક્ષ છે જેનું મૂલ્ય L1 L2 LN છે આ N શ્રેણી ના ઇન્ડક્ટર્સ માટે છે હવે આ બધા પ્રારંભિક પરિણામો છે જેના પર હું ભાર મૂકવા માંગતો હતો હવે આપણે મૂળભૂત બાબતો KCL અથવા તો KVL થી પ્રારંભ કરીએ છીએ અહીં શ્રેણી સંયોજનના કિસ્સામાં કિર્ચહોફના પ્રવાહ નો કાયદો આપણને કહે છે કે સમાન પ્ર્વાહ એ બધા તત્વો માં વહે છે કિર્ચહોફનો વોલ્ટેજ નો કાયદો અમને જણાવે છે કે સંયોજનના છેડા તરફનો વોલ્ટેજ વ્યક્તિગત વોલ્ટેજની રકમ જેટલો છે પછી આપણે કિર્ચહોફના પ્રવાહ ના કાયદા અને કિર્ચહોફના વોલ્ટેજ ના કાયદાથી આ પરિણામોને દરેક તત્વો માટેના IV સંબંધ સાથે જોડીએ છીએ અને શ્રેણી સંયોજનની પ્રકૃતિને બહાર કાઢીએ છીએ તેથી આપણે તે બધા કિસ્સાઓ જોયા છે અલબત્ત સમાન તત્વોનું શ્રેણીબદ્ધ સંયોજન લેવામાં શ્રેણી સંયોજન પણ સમાન તત્વ જેવું લાગે છે અને તેના મૂલ્યમાં કોઈ રીતે ફેરફાર કરવામાં આવે છે